આજે આપણે પાઠ નંબર 25 પર ચર્ચા કરીશું જેમાં માંગ અને ક્ષમતાના સંચાલન વિશે ચર્ચા કરવામાં આવી છે અહીં આપણે ક્ષમતાના મહત્તમ ઉપયોગ ક્ષમતાની મર્યાદાઓ માંગની પેટર્ન સમજવી માંગ અને પુરવઠાને જાળવી રાખવાની વ્યૂહરચનાઓ તથા માંગને અનુરૂપ ક્ષમતાઓની ગોઠવણી અંગેની વ્યૂહરચનાઓની ચર્ચા કરીશુ અગાઉના પાઠમાં આપણે સેવા સુવિધાના સ્થાન તથા સેવા વિતરણની ઇલેક્ટ્રોનિક ચેનલોની ગુણવત્તા વિષે ચર્ચા કરી આ પાઠમાં આપણે સેવા વિતરણના અન્ય પાસાઓની ચર્ચા કરીશું તેમાં સેવા વ્યવસાયિકોની સેવાની માંગને અનુરૂપ ક્ષમતાના સંચાલન વિશે વાત કરીશું તમે નોંધ્યું હશે કે રેસ્ટોરન્ટમાં લંચ કે ડિનર દરમિયાન ભારે ભીડ હોય છે અન્ય સમયગાળા દરમ્યાન રેસ્ટોરન્ટમાં ભીડ ઓછી હોય છે રેસ્ટોરન્ટની ક્ષમતા ઓછી હોવાથી તે મર્યાદિત સંખ્યામાં ગ્રાહકોને સેવા પૂરી પાડવાની ક્ષમતા ધરાવે છે જ્યારે વધારે ગ્રાહકો રેસ્ટોરન્ટમાં આવે તે સમયગાળાને પીક સમયગાળો અથવા ઘસારાનો સમયગાળો કહે છે આ સમય દરમ્યાન ગ્રાહકોને સેવાનો ઉપયોગ કરવા રાહ જોવી પડે છે અથવા બીજા રેસ્ટોરન્ટની પસંદગી કરવી પડે છે ગ્રાહકો માટે રાહ જોવાનો સમયગાળો થોડો મુશ્કેલી ભર્યો હોય છે તો બીજી બાજુ મર્યાદિત ક્ષમતાના લીધે ગ્રાહકો અન્ય રેસ્ટોરન્ટમાં જતા રેસ્ટોરન્ટના માલિકને ધંધામાં નુકસાન થાય છે જ્યારે બીજી બાજુ રેસ્ટોરન્ટમાં સુસ્ત સમયગાળા દરમિયાન ખૂબ જ ઓછા ગ્રાહકો જોવા મળે છે એનો એ અર્થ થાય કે આવા સમયગાળા દરમિયાન સેવા કર્મચારીની સંખ્યા ગ્રાહકો કરતાં વધી જાય છે અને સેવા કર્મચારી પાસે પૂરતુ કામ ન હોવાથી સંસાધનોનો વ્યય થાય છે સેવાની બે લાક્ષણિકતાઓ છે એક લાક્ષણિકતા છે કે તે ક્ષણિક છે અને બીજી લાક્ષણિકતા એ છે કે સેવાનો ઉત્પાદન અને વપરાશ એક સાથે જ થાય છે જેના કારણે સેવાઓની માંગ અને ક્ષમતા વચ્ચે અસંતુલન ઊભું થાય છે ઉપર દર્શાવેલ સમસ્યાઓથી બચવા રેસ્ટોરન્ટસ દ્વારા ઉપયોગમાં લેવાતી કેટલીક પદ્ધતિઓથી તમે પરિચિત હશો મેકડોનાલ્ડ રેસ્ટોરન્ટ ઓછી ભીડ વાળા સમયગાળાનો યોગ્ય ઉપયોગ કરવા માટે હેપ્પી અવરના નામે તેમના ગ્રાહકોને ડિસ્કાઉન્ટ આપે છે અન્ય કેટલાક રેસ્ટોરન્ટસ ફ્લોટિંગ સ્ટાફ ફ્લોટિંગ કર્મચારીની વ્યૂહરચના વાપરે છે જેમાં ભીડભાડવાળા સમયગાળા દરમિયાન કર્મચારીઓ ગ્રાહકોને સેવા પૂરી પાડે છે અને સુસ્ત સમયગાળા દરમ્યાન અન્ય કામ કરે છે ક્ષમતાનો મહત્તમ ઉપયોગ અને મહત્તમ ક્ષમતાનો ઉપયોગ આ બે બાબતો વચ્ચે તફાવત છે ક્ષમતાનો મહત્તમ ઉપયોગ એ સુનિશ્ચિત કરે છે કે ઉચ્ચ ગુણવત્તા સુધી પહોંચવા માટે સંસાધનોનો ઉત્પાદક રીતે ઉપયોગ કરવામાં આવે જ્યારે મહત્તમ ક્ષમતાનો ઉપયોગ એ સુનિશ્ચિત કરે છે કે સેવા સંસાધનો અપેક્ષિત ગુણવત્તાની સેવા પૂરી પાડી શકે તેવા હોવા જોઈએ જેથી કરીને વધારેમાં વધારે ગ્રાહકોને સેવા પૂરી પાડી શકાય સામાન્ય રીતે એવી અપેક્ષા રાખવામાં આવે છે કે સેવા વ્યવસાય ક્ષમતાના મહત્તમ ઉપયોગના બદલે ક્ષમતાનો શ્રેષ્ઠ ઉપયોગ કરે સેવા વ્યવસાયિકોએ માનવ સંસાધન અને અન્ય ભૌતિક સુવિધાઓની મહત્તમ ક્ષમતાને સમજી સેવા પ્રવૃત્તિની યોગ્ય ગોઠવણ કરવી જોઈએ જેથી કરીને ઉચ્ચ ગુણવત્તાની સેવા પ્રદાન કરી શકાય ક્ષમતાની મર્યાદાઓ મોટાભાગની સેવા કંપનીની ક્ષમતા નિશ્ચિત હોય છે સેવા કંપનીઓની ક્ષમતા સમયશ્રમ સેવા પૂરી પાડવાના સંસાધનો અને સુવિધાઓ પર આધાર રાખે છે સેવા ક્ષમતાના આ જ પરિમાણો ક્ષમતાની મર્યાદાઓ પણ બને છે દાખલા તરીકે રેસ્ટોરન્ટ સેવાઓ માટે સમય મર્યાદિત હોય છે ફિટનેસ સેન્ટરમાં સાધનો મર્યાદિત હોય છે તેવી જ રીતે શાળા કે કોલેજમાં સુવિધાઓ મર્યાદિત હોય છે સેવા માંગના આ ઉદાહરણ પરથી આપણે સમયાંતરે સેવાની માગમાં થતી વધ ઘટના ચાર્ટ બનાવીને તેના કારણો સમજવાનો પ્રયત્ન કરી શકીએ છીએ જેનાથી આપણને માંગ અને ક્ષમતાને સંતુલિત કરતી વ્યૂહરચના ધડવામા મદદ મળશે આપણે સેવા માંગના કલાકદીઠ દૈનિક સાપ્તાહિક માસિક અથવા વાર્ષિક ચાર્ટ બનાવી શકીએ છીએ દાખલા તરીકે રેસ્ટોરન્ટની સેવા માંગમાં દૈનિક વધઘટ જોવા મળશે જ્યારે રિટેઇલ સ્ટોર્સની માંગમાં સમયાંતરે વધઘટ જોવા મળશે ઘણી વખત હવામાન જેવા પરિબળોને કારણે પણ રેસ્ટોરન્ટની સેવામાં વધઘટ જોવા મળે છે તેવી જ રીતે ગ્રાહકોના વિવિધ વર્ગો અનુસાર પણ સેવાની માંગમાં વધઘટ જોવા મળે છે દાખલા તરીકે બેંકના વ્યવસાયિક ગ્રાહકોની માંગ નિશ્ચિત હોઈ શકે જ્યારે વ્યક્તિગત ગ્રાહકોની માંગમાં અણધારો વધારો કે ઘટાડો જોઈ શકાય છે સેવા ક્ષમતા અને સેવા માંગને સંતુલિત કરતી વ્યૂહરચનાઓ જ્યારે સેવા વ્યવસાયિકોને સેવા ક્ષમતાની મર્યાદાઓ સેવા માંગની વધઘટના કારણો તથા તેના સમયગાળા અંગેની સ્પષ્ટ સમજ હોય છે ત્યારે ક્ષમતા અને સેવા માંગ વચ્ચે સંતુલન કરી શકાય છે આના અનુસંધાનમાં અગાઉ રેસ્ટોરન્ટનું ઉદાહરણ આપેલું છે માંગ અને ક્ષમતાના સંતુલનની બે વ્યૂહરચનાઓ છે માંગ અને ક્ષમતાના સંતુલનને સમજવા માટે મેકડોનાલ્ડ્સના હેપ્પી અવરનું ઉદાહરણ લઈ શકાય સેવા માંગની વધઘટને સરળ બનાવવા માટે સેવા માંગને વધુ જરૂરિયાત પીક ડિમાન્ડવાળા સમયથી ઓછી જરૂરિયાતવાળા સુસ્ત સમયગાળા સમયમાં ખસેડી શકાય છે બીજી રચના છે બહુ કુશળ કર્મચારીઓનો ઉપયોગ સેવા કંપનીએ અનેક કૌશલ્યો ધરાવતા કર્મચારીઓની નિમણુક કરવી જોઈએ જેથી કરીને પીક સમયગાળા દરમિયાન કર્મચારી ગ્રાહકોને સેવા આપી શકે અને સુસ્ત સમયગાળા દરમિયાન તેઓ અન્ય કામ કરી શકે આ અંગેનો ઉદાહરણ અગાઉ આપેલ છે ઉપરોક્ત દર્શાવેલ વ્યૂહરચનાઓના સંબંધમાં અનેકવિધ યુક્તિઓ નો ઉપયોગ થઈ શકે છે જેની ચર્ચા હવેના વિભાગમાં કરવામાં આવી છે ક્ષમતા અને માંગને સંતુલન કરતી વ્યૂહરચનાઓ અહીં આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે જ્યારે સેવાની માંગ ખૂબ જ વધારે અથવા ઓછી હોય છે ત્યારે માંગને ડાબી બાજુ થી જમણી બાજુ ફેરવવી પડે છે અહીં સેવા વિતરણના સમય અને સ્થાનમાં પણ ફેરફાર થાય છે જ્યારે માંગ વધારે હોય ત્યારે કેટલીક પદ્ધતિઓનો ઉપયોગ કરી શકાય છે દાખલા તરીકે ગ્રાહકોને વધારે માંગ વાળા સમયગાળા વિશે પહેલેથી સૂચિત કરી શકાય છે સુસ્ત સમયગાળા દરમિયાન સેવાનો ઉપયોગ કરવા માટે પુરસ્કારીત પણ કરી શકાય છે કંપની વફાદાર અને વધારે જરૂરિયાતવાળા ગ્રાહકોની માંગને ધ્યાનમાં રાખીને તેમને સેવા વિતરણ માં પ્રાથમિકતા આપે છે અને તેના બદલામાં ગ્રાહકો પાસેથી ડીસ્કાઉન્ટ વગર વધારે સેવાનું મૂલ્ય લે છે જ્યારે સેવાઓની માંગ ઓછી હોય ત્યારે કંપનીએ સેવાનો પીક સમયગાળાનો સમય તથા સુસ્ત સમયગાળાના ફાયદાઓની જાહેરાત કરવી જોઈએ બજારમાંથી સેવાની માંગ વધે એવી રીતે સુવિધાનો ઉપયોગ કરવો જોઈએ સેવા ઓફર અને સેવાના મૂલ્યમાં ફેરફાર કરવો જોઈએ જ્યારે ક્ષમતાની સરખામણીમાં સેવાની માંગ ખૂબ ઊંચી હોય ત્યારે આકૃતિમાં દર્શાવ્યા મુજબ અને અગાઉ જણાવ્યા મુજબ અનેક યુક્તિઓનો ઉપયોગ કરવો જોઈએ ગ્રાહકોને પીક સમયગાળા અંગેની માહિતી આપવી જોઈએ ગ્રાહકોને સુસ્ત સમયગાળા દરમ્યાન સેવા સુવિધાઓનો ઉપયોગ કરવા માટેની વિનંતી કરવી જોઈએ સેવા વિતરણના સ્થાન અને સમયમાં ફેરફાર ગ્રાહકોની માંગને અનુરૂપ લાંબા સમયના સેવા વિતરણની પદ્ધતિને બદલવી જોઈએ બેંક થિયેટર હાઇપર માર્કેટ તથા સુપરમાર્કેટ જેવી સુવિધાઓની મદદથી માંગની પરિસ્થિતિને સરળ બનાવી જોઈએ ગ્રાહકોને સુસ્ત સમયગાળા દરમિયાન સેવાના વપરાશ માટે પ્રોત્સાહિત કરવા જોઈએ એ માટે સિઝનની શરૂઆત અથવા સિઝનના અંતે વિવિધ ડિસ્કાઉન્ટ અને સેલ રૂપી પ્રોત્સાહન આપવા જોઈએ સેવા કંપનીઓએ પોતાની પ્રાથમિકતા નક્કી કરવી પડે સેવા કંપનીએ સૌથી વધુ લાભદાયી અને જરૂરિયાતમંદ ગ્રાહકોને સેવા પહોંચાડવાનું નક્કી કરવું પડે જેથી અન્ય ગ્રાહકો સુસ્ત સમયગાળા દરમ્યાન સેવાઓનો વપરાશ કરી શકે પીક સમયગાળા દરમિયાન સેવાની માંગ વાળા ગ્રાહકો પાસેથી સેવાની ઊંચી કિંમત માંગવી જોઈએ જ્યારે ક્ષમતા કરતાં સેવાની માંગ ઊંચી હોય ત્યારે અગાઉ કરેલી ચર્ચા પ્રમાણે વિવિધ યુક્તિઓનો ઉપયોગ કરીને સેવાની માંગમાં વધારો કરવો જોઈએ બજારમાંથી સેવાની માંગ વધે તે માટે સેવા વ્યવસાયિકોએ અનેક યુક્તિ કરવી જોઈએ દાખલા તરીકે સુસ્ત સમયગાળા દરમિયાન સેવાની જાહેરાત કરીને સેવાની માંગમાં વધારો કરી શકાય છે સેવા સુવિધાઓનો વૈકલ્પિક ઉપયોગ સુસ્ત સમયગાળા દરમિયાન સેવા વ્યવસાયિકો સેવા સુવિધાઓને વૈકલ્પિક ઉપયોગ માટે બીજા લોકોને આપી શકે છે દાખલા તરીકે મૂવી થિયેટર ઓછી માંગવાળા સમયગાળા દરમિયાન વ્યવસાયિક સંમેલન માટે સુવિધાઓ ભાડે આપી શકે છે સેવા વ્યવસાયિકો વિવિધ સેવા ઓફર થકી પીક સમયગાળા દરમિયાન વધેલી સેવા માંગની પરિસ્થિતિને પહોંચી વળે છે જ્યારે થિયેટર ખીચોખીચ ભરેલા હોય છે ત્યારે લોકો ફિલ્મ શરૂ થઈ જશે એ બીકથી ખાદ્ય સામગ્રીની ખરીદીનું સાહસ કરતા નથી જ્યારે ગ્રાહકો થિયેટરોની લાંબી લાઇનમાં ઉભા હોય છે ત્યારે થિયેટરની અંદર ખાવા પીવાની વસ્તુઓ પૂરી પાડીને તેની માંગમાં વધારો કરી શકાય છે સેવા મૂલ્યમાં તફાવત સુસ્ત સમયગાળા દરમ્યાન સેવા વ્યવસાયિકો ઓછા ભાવે સેવા આપીને માંગમાં વધારો કરી શકે છે જ્યારે પીક સમયમાં ઉચ્ચ મૂલ્ય થકી સેવાઓ પૂરી પાડી શકે છે હવે ચર્ચા કરીએ માંગને અનુરૂપ સેવાની ક્ષમતાનું સંચાલન આપણી પાસે બે પરિસ્થિતિ છે માંગ ખૂબ વધારે છે અને માંગ ખુબ ઓછી છે જ્યારે માંગ વધારે હોય ત્યારે પાર્ટ ટાઈમ કર્મચારીઓની નિમણૂક કરી શકાય છે સેવા વિતરણ ના સમયમાં વધારો કરી શકાય કામચલાઉ ધોરણે વધારે સાધનો અને સુવિધાઓનો ઉપયોગ કરી શકાય કર્મચારીઓને વધુ તાલીમ આપી શકાય કર્મચારીઓને ઓવરટાઈમ કરવાની વિનંતી કરી શકાય પેટા કરાર સબ કોન્ટ્રાક્ટ તથા આઉટસોર્સિંગ જેવી પ્રવૃત્તિઓ કરી શકાય જ્યારે સેવાની માંગ ખૂબ ઓછી હોય ત્યારે સેવા સુવિધા અને સાધનોની જાળવણી અને નવીનીકરણ કરી શકાય છે ઓછી માંગ ના સમય દરમ્યાન ડાઉનટાઈમ તથા કર્મચારીઓના વેકેશન ગોઠવી શકાય છે આ સમય દરમ્યાન કર્મચારીઓની તાલીમ સેવા સાધનો તથા સુવિધામાં ફેરફાર કરી શકાય છે જેથી તેનો ઉપયોગ પીક સમયગાળામાં યોગ્ય રીતે થઇ શકે જ્યારે સેવા ક્ષમતાની સરખામણીમાં માંગ ખુબ વધારે હોય ત્યારે માંગને સંતુલિત કરવા માટે સેવા ક્ષમતાને અસ્થાયી રૂપે ગોઠવી શકાય છે સેવા ક્ષમતાને થોડા સમય માટે વધારી શકાય છે કામચલાઉ ધોરણે જ્યારે સેવા ક્ષમતામાં વધારો કરવામાં આવે છે ત્યારે તે વસ્તુનું ધ્યાન રાખવું જરૂરી છે કે સેવાની ગુણવત્તામાં કોઇ ફેરફાર ન થાય નાણાકીય વર્ષના અંતમાં રહેલી વધારે માંગને અનુરૂપ ચાર્ટર્ડ એકાઉન્ટન્સ પોતાના સેવા સમયમાં કામચલાઉ ધોરણે વધારો કરી શકે છે જેથી વધુ માંગને પહોંચી શકાય કામચલાઉ ધોરણે ફ્રન્ટલાઈન કર્મચારીઓને પીક સમયગાળા દરમિયાન કામના કલાકો વધારવાનું કહેવામાં આવે છે જો કે કર્મચારીઓને સેવા કંપનીએ પૂરતી સુવિધા જેવી કે ચા કોફી જમવાનું વગેરે આપવું જોઈએ જેથી કરીને કામના વધારાના કલાકોની તેમના સ્વાસ્થ્ય પર પ્રતિકૂળ અસર ના થાય પીક સમયગાળા દરમ્યાન કામચલાઉ ધોરણે રેસ્ટોરન્ટમાં વધારે ખુરશી ટેબલની વ્યવસ્થા કરવાથી વધારે ગ્રાહકોને સેવા પૂરી પાડી શકાય છે તેવી જ રીતે બીજા સંસાધનો જેવા કે વાહનો કમ્પ્યુટર વગેરેની સંખ્યામાં પણ વધારો કરી શકાય છે જેથી કરીને વધુ માંગ વાળા સમયગાળાને સરળ બનાવી શકાય સેવાઓની માંગ ખૂબ ઓછી હોય ત્યારે સેવા પ્રદાનની ક્ષમતા ઘટાડી શકાય છે તે માટે યુક્તિઓની ચર્ચા નીચે કરવામાં આવી છે સેવા કંપનીએ પાર્ટટાઈમ કર્મચારીઓનો ઉપયોગ કરવો જોઈએ જેથી કરીને સેવાના સુસ્ત સમયગાળા દરમ્યાન તેમને રજા આપી શકાય અને પીક સમયગાળામાં કર્મચારીઓ ગ્રાહકોને સેવા પૂરી પાડે કર્મચારીઓને બહુ કુશળ બનવાની તાલીમ આપવી જોઇએ જેથી કરીને પીક સમયગાળામાં તેઓ કેટલીક સેવાઓ પૂરી પાડી શકે અને સામાન્ય કલાકો દરમ્યાન પોતાના કાર્યમાં પાછા આવી શકે જ્યારે ક્ષમતા કરતાં માંગ વધે ત્યારે કંપનીઓ કાર્યને આઉટસોર્સ પણ કરી શકે છે સેવા સુવિધા અને સંસાધનોને ભાડે આપવું અઠવાડિયાના દિવસો દરમ્યાન ચર્ચ સેવા સુવિધાઓને બાલમંદિરની શાળાને ભાડે આપી શકે છે જ્યારે ચર્ચ પોતે એ સુવિધાઓનો સપ્તાહના અંતમાં ઉપયોગ કરી શકે છે ઓછી માંગના સમયગાળામાં ડાઉનટાઈમ કરવું જોઈએ સેવા વ્યવસાયિકો ઓછી માંગના સમયગાળામાં સેવા સંસાધનના સમારકામ જાળવણી અને નવીનીકરણનું આયોજન કરી શકે છે દાખલા તરીકે કોલેજ વેકેશન દરમ્યાન ફર્નિચરનું સમારકામ અને મરામત કરાવી શકાય છે પીક સમય દરમિયાન સેવા સુવિધા અને સાધનો માં ફેરફાર હોટલ પીક સમય દરમિયાન પાર્ટીશન અથવા વિભાજન કરીને એકમાંથી બે રૂમ બનાવી શકે છે વિમાનમાં વિવિધ વર્ગોની બેઠકોની સંખ્યા ની પુનઃ ગોઠવણી કરીને વિમા ની સીટ માં વધારો કરી શકાય છે આવતા વર્ગમાં પાઠ નંબર 26 ઉપર ચર્ચા કરીશું જેમાં માંગ અને ક્ષમતાના સંચાલન વિભાગ 2 ની ઉપર ચર્ચા કરીશ મને આશા છે કે તમને આ વર્ગ ગમ્યો હશે અને આ વર્ગમાં તમને માંગ અને ક્ષમતાનું સંચાલન સમજવામાં મદદ મળી હશે